કોમ્પ્યુટર વિઝન પ્રોફેસર જયંત મુખોપાધ્યાય કોમ્પ્યુટર સાયન્સ અને ઈજનેરી વિભાગ ભારતીય પ્રૌધોગિક સંસ્થા ખડગપુર વ્યાખ્યાન 20 સ્ટીરિયો ભૂમિતિ ભાગ 5 આપણે મૂળભૂત મેટ્રિક્સ ના અનુમાન પર આપણી ચર્ચા ચાલુ રાખી રહ્યા છીએ અને છેલ્લા પ્રવચન માં આપણે ચર્ચા કરી કે મૂળભૂત મેટ્રિક્સ ના તત્વોના સંબંધ માં અનુરૂપ બિંદુઓની જોડીનો ઉપયોગ કરીને સમીકરણો કેવી રીતે રચના કરી શકાય અને તે સમીકરણો હલ કરીને તમે મૂળભૂત મેટ્રિક્સ ના તે તત્વો મેળવી શકો છો આપણે જે બાબતોની ચર્ચા કરી રહ્યા છીએ તે છે કે આપણે સમીકરણોના નેચર ને કારણે તે સમીકરણોના સહગુણાંકોની ગતિશીલ શ્રેણી તરીકે વૈવિધ્યસભર બદલાવ લાવવાની જરૂર છે તેથી આપણે તે ચર્ચા ચાલુ રાખીશું અને જેમ જેમ આપણે ચર્ચા કરી છે કે આપણે આ શ્રેણી માં સંકલન બિંદુઓને મેપ કરીશું અને તેને આ શ્રેણીમાં લાવીશું અહીં એક ઉદાહરણ બતાવવામાં આવ્યું છે સામાન્ય રીતે તે એક ખૂબ જ સામાન્ય કેસ છે કે આ ઉદાહરણ માં 0 થી 700 કહેવાની વચ્ચે કોઈ છબી સંકલન બદલાતી નથી અને 0 થી 500 ત્યાં અન્ય મૂલ્યો છે તેથી તે એક લાક્ષણિક શ્રેણી છે અને ત્યાં તમે જોઈ શકો છો કે તે કોઓર્ડિનેટ્સ માં કોઓર્ડિનેન્ટ પોઇન્ટ્સ સિંગલ પોઇન્ટ્સ ના એક ચલની તુલનામાં ખૂબ મોટી ગતિશીલ શ્રેણી હશે તેથી ટ્રાન્સફોર્મેશન નું ઉદાહરણ અહીં આપેલ મુજબ આ કોઓર્ડિનેટ્સ ને આ શ્રેણી માં રૂપાંતરિત કરશે છબીને 11 X માં બદલો 11 તમે જોઈ શકો છો કે આ રૂપાંતર આ ફોર્મમાં આપવામાં આવ્યું છે કે જો હું આ મેટ્રિક્સને x સાથે ગુણાકાર કરું તો હું પરિવર્તિત બિંદુ પ્રાપ્ત કરીશ તેથી ચાલો હું ટ્રાંસ્ફોર્મ પોઇન્ટ સૂચવું છું જેમ કે xt કોઓર્ડિનેટ અર્થ એ થાય કે તો આપેલ x y આ મૂલ્યમાં રૂપાંતરિત થશે તેથી તે આ 1 1 ની મધ્યમાં મૂળ 0 0 માં અનુવાદ કરશે જે ડિસ્ક ને અસર કરે છે કોઈપણ રીતે ચર્ચા થઈ છે કે તમારે આ ગણતરીમાંથી મૂળભૂત મેટ્રિક્સ તરીકે જે મેળવ્યું છે તેના પરિવર્તન ને લાગુ કરવા માટે તમારે અનુરૂપ ગણતરીઓ લાગુ કરવી પડશે પછી છબી સમતલ ના સંબંધિત કોઓર્ડિનેટ્સ માં તેમના મૂળ મૂળભૂત મેટ્રિક્સ મેળવવા માટે ઊંધું પરિવર્તન લાગુ કરવું પડશે હવે આપણે ચાલુ રાખીશું આપણે જોઈશું કે ત્યાં અન્ય કયા પાસાં છે તેથી જેમ આપણે જણાવ્યું છે કે આ એક કાગળ છે જ્યાં ખરેખર આ વિશેષ તકનીકની ચર્ચા કરવામાં આવે છે અને તે બતાવવામાં આવ્યું છે કે જ્યારે આપણે આ રૂપાંતર કરીએ ત્યારે લિસ્ટ સ્ક્વેર એરર પદ્ધતિ સારા પરિણામો આપે છે તેથી હવે આપણે આ અનુમાનના બીજા પાસા પર વિચારણા કરીશું મેં ઉલ્લેખ કર્યો છે કે અગાઉના કિસ્સામાં આપણે સિંગલ્યુલરની મર્યાદાને મૂળભૂત મેટ્રિક્સ પર લાગુ કરી નથી તેથી જે સોલ્યુશન તમને મળે છે તે સાચી રીતે તમને મૂળભૂત મેટ્રિક્સ આપતું નથી સિવાય કે જ્યાં સુધી તે સિંગલ્યુલરની મર્યાદાને પૂર્ણ ન કરે તેથી તે સિંગલ્યુલારીટિ અવરોધને કેવી રીતે અમલમાં મૂકવું તેથી તે જ અહીં આપણે ચર્ચા કરીશું તેથી અહીં તમે જુઓ છો કે આ અવરોધ એ સ્વરૂપે વ્યક્ત કરવામાં આવ્યો છે કે મેટ્રિક્સ F ના નિર્ધારક 0 ની બરાબર હોવા જોઈએ અને આપણે પણ જાણીએ છીએ કે તેની ક્રમની ખામી છે તે 3 કરતા ઓછી હોવી જોઈએ અને આ કિસ્સામાં તે 2 હશે તેથી આપણે પણ ચર્ચા કરી કે આ મૂળભૂત મેટ્રિક્સમાં ખાસ કરીને 1 શૂન્ય છેઅને ત્યાં એક એપિપોલ છે જે એક ડાબો એપિપોલ છે સંદર્ભ ઈમેજ માં સંદર્ભ સમતલની તસવીર સમતલમાં એપિપોલ છે જે આ મૂળભૂત મેટ્રિક્સની જમણી બાજુ એ 0 છે એ જ રીતે ત્યાં ડાબો 0 છે જે એક જમણો એપિપોલ છે હવે જો હું મૂળભૂત મેટ્રિક્સનું એકવચન મૂલ્ય વિઘટન કરું છું તેથી આપણે આ સ્વરૂપ માં એકવચન મૂલ્યના વિઘટનને પ્રસ્તુત કરીએ છીએ તેથી તમે જોશો કે U એક મેટ્રિક્સ છે જે ઓર્થોગોનલ છે અથવા આપણે તેને ઓર્થોનોર્મલ પણ બનાવી શકીએ છીએ જેનો અર્થ છે કે જો હું કોલમ વેક્ટર લઉં તો તેથી ચાલો હું આ ફોર્મમાં કોલમ વેક્ટર્સના સમૂહ તરીકે U નું પ્રતિનિધિત્વ કરું હું આ નોટેશન નો ઉપયોગ કરીશ તેથી દરેક વેક્ટર એક કોલમ વેક્ટર છે જે 3 x 1 પરિમાણનું છે તેનો અર્થ એ કે U 3x3 મેટ્રિક્સ છે અને સિંગલ વેલ્યુ ડીકમ્પોઝિશન માં આ બધા કોલમ વેક્ટર ઓર્થોગોનલ હશે અથવા તમે ઉલ્લેખ કર્યો છે તેમ તમે તેને ઓર્થોનર્મલ પણ બનાવી શકો છો એ જ રીતે V એ બીજું મેટ્રિક્સ પણ છે જેની કોલમ વેક્ટર પણ ઓર્થોગોનલ છે તેથી તમારી પાસે V1 V 2 V 3 છે આ પણ ઓર્થોગોનલ છે તેથી એકમાત્ર મૂલ્યના વિઘટનનો ઉપયોગ કરીને આ વિશિષ્ટ બંધારણમાં કોઈપણ ચોરસ મેટ્રિક્સ અથવા કોઈપણ મેટ્રિક્સ પણ માત્ર એક ચોરસ જ આ ફોર્મમાં વિઘટિત કરી શકાય છે તેથી આ કિસ્સામાં ખાસ કરીને હું ફક્ત ચોરસ મેટ્રિક્સના સંદર્ભમાં ચર્ચા કરીશ તેથી તે આ સ્વરૂપમાં વિઘટિત થઈ શકે છે તેથી U જેમ મેં 3x3 નો ઉલ્લેખ કર્યો છે તે પછી ત્યાં એક વિકર્ણ મેટ્રિક્સ છે અને પછી V જે એક મેટ્રિક્સ પણ છે પરંતુ આપણે આ V નો ટ્રાન્સપોઝ લેવો પડશે તેથી હું u1 u2 u3 જેવા પણ લખી શકું છું અને ત્યાં આ વિકર્ણ મેટ્રિક્સ છે આ કિસ્સામાં તે 3x3 મેટ્રિક્સ પણ છે તમે જોઈ શકો છો કે જો હું ગુણાકાર કરું તો મને 3 x3 મેટ્રિક્સ મળશે તેથી વિકર્ણ મેટ્રિક્સ જેમ આપણે જાણીએ છીએ કે બધા વિકર્ણ તત્વો 0 હશે જે ક્રોસ એલિમેન્ટ્સ સિવાય શૂન્ય હોવા જોઈએ તે જરૂરી નથી તે બિન શૂન્ય હોવું જોઈએ તે 0 પણ હોઈ શકે છે અને આપણે કોઈ સાઇન કાયદા લાગુ કરી શકીએ નહીં તે બંને બાજુનાં ચિહ્નોને સમાયોજિત કરી શકીએ છીએ જેથી તે બધાને કોઈ પણ સકારાત્મક ન બનાવી શકે તેથી જો હું આ કોલમ ને શફલ કરું તો તે જ ક્રમ માં v1 v2 v3 ની રો શફલ કરીએ તો પણ આપણે સમાન મેટ્રિક્સ f મેળવી શકીશું તેથી હું આ રીતે બદલીશ કે જેનો અર્થ છે કે હું તે કોલમ વેક્ટર ને જોડી શકું છું જે જોડી U1 અને V1 જેનું સિગ્મા તે એકવચન મૂલ્ય છે તેથી σ1 જેને એકવચન મૂલ્યો કહેવામાં આવે છે જેનું એકવચન મૂલ્ય અહીં મહત્તમ છે અને પછી લઘુત્તમ તેથી આ રીતે એકવચન મૂલ્ય ના વિઘટન કાર્ય કરે છે અને આ રીતે તમે જોઈ શકો છો મેટ્રિક્સને 3 રેન્ક 1 મેટ્રિસીસની સુપર સ્થિતિ તરીકે ગણી શકાય છે તેથી તમે હમણાં જ 3 રેન્ક 1 મેટ્રિકનો સારાંશ આપી રહ્યાં છો તેથી દરેક એક 3x3 મેટ્રિક્સ છે તેથી હવે તમે શું કરી શકો છો કે તમારે એકવચન 3x3 મેટ્રિક્સનો અંદાજ લગાવવો પડશે જે તમારા અંદાજિત F મેટ્રિક્સની ખૂબ નજીક હોવો જોઈએ હવે તે એક ગણતરીની સમસ્યા છે તેથી F તમે ડેટા માંથી અંદાજ લગાવ્યો છે પરંતુ તે એકવચન નથી તેથી તમારો ઉદ્દેશ તે સોલ્યુશન F મેળવવાનો છે જે તમારી અનુમાનિત F ની ખૂબ નજીક હોવો જોઈએ જેનો અર્થ છે કે તમારે ફ્રોબેનિઅસ ધોરણ ઘટાડવો પડશે તેનો અર્થ એ કે જો તમે તેમના તફાવતોનો વર્ગ લઈ લો અને તેમને ઉમેરો અને સરવાળોનો વર્ગમૂળ લો કે જે ફ્રોબેનિઅસ ધોરણ છે તે કહેવું એટલું સારું છે કે જ્યારે તમે તેની બધી રો અથવા તેની કોલમ ને ગમે તે રીતે જોડીને વેક્ટર ના રૂપમાં મેટ્રિક્સનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં હો ત્યારે આ L2 નોર્મ છે તેથી સમાધાન એ હકીકતમાં રહેલું છે કે આ લઘુત્તમ હોવું જોઈએ કે સિદ્ધાંત કહે છે કે જ્યારે તમે લઘુત્તમ એકવચન મૂલ્ય 0 પર સેટ કરો છો તેનો અર્થ એ કે તમે 0 પર સેટ કરી રહ્યાં છો તમે આ ભાગને અવગણશો તેથી એકવાર તમે તેને 0 સેટ કરો હવે પછી આ F પ્રાઈમ એકવચન મેટ્રિક્સ છે કારણ કે તે એકવચન મેટ્રિક્સની શરતોમાંની એક છે કે જો તમે એકવચન મૂલ્યનું વિઘટન કરો છો તો ઓછામાં ઓછું એકવચન મૂલ્ય 0 હોવું જોઈએ અને હું તેમને વધતી કિંમતોના ક્રમમાં તે બધા એકવચન મૂલ્યોને ફરીથી ગોઠવીશ અને જેમ મેં કહ્યું છે કે આપણે અમલ માં મૂકીએ છીએ કે એકવચન મૂલ્યો હકારાત્મક હોવા જોઈએ આપણે સકારાત્મક બિંદુ 0 લાગુ કરી શકીએ છીએ તેથી તે સેટ માં ઓછામાં ઓછું મૂલ્ય 0 હોવું જોઈએ તેથી આ કિસ્સામાં 0 ની સંખ્યા અથવા બિન શૂન્ય એકવચન મૂલ્યની સંખ્યા પણ આપણ ને તે મેટ્રિક્સનો ક્રમ પ્રદાન કરશે તેથી આ મૂળભૂત મેટ્રિક્સનો ક્રમ 2 તેથી આપણે બે બિન શૂન્ય એકવચન મૂલ્યો રાખી રહ્યા છીએ અને માત્ર લઘુત્તમ એકવચન મૂલ્ય 0 પર સેટ કરી રહ્યા છીએ તેથી આ હવે તમારા ઉકેલો બની જાય છે અને તમે આ ફેશન માં લાગુ કરી છે તેથી આ તે છે કે આપણે એકવચન મૂલ્યના વિઘટનની ગણતરી કરી રહ્યા છીએ નજીકનો ક્રમ 2 લગભગ અને તે અંદાજિત F મેટ્રિક્સથી નજીકનું લગભગ રેન્ક 2 છે તેથી હાર્ટલી અને ઝિઝરમેન ને જાણતા તમારા પુસ્તકમાંથી મને મળી શકે તેવું એક સરસ ઉદાહરણ છે જે કમ્પ્યુટર વિઝનમાં મલ્ટીપલ વ્યૂ ભૂમિતિ છે કોઈ વિશિષ્ટ ઇમેજ પ્લેન માં એપિપોલર પોઇન્ટ કેવી રીતે વર્તે છે તે બતાવીને તમે એકવચન F અને નોન સિંગલ F ની અસર જોઈ શકો છો તેથી આ એક જમણી બાજુ નો ઇમેજ પ્લેન છે જે સંદર્ભમાં સમતલ છે અને જે ડાબી બાજુ ની છબી સમતલ ના સંદર્ભમાં છે આપણે જમણી બાજુ છબી સમતલ માં ડાબી બાજુ છબી સમતલ ના પોઇન્ટને લગતી બધી બિંદુઓની એપિપોલર રેખાઓ દોરીએ છીએ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બધી એપિપોલર પોઇન્ટ્સ એક જ બિંદુમાં રૂપાંતરિત થવી જોઈએ અને તે સ્ટીરિયો સિસ્ટમ નું યોગ્ય એપિપોલ છે તેથી તમે જોઈ શકો છો કે જો તે બિન એકવચન હોય તો તેઓ કન્વર્ઝ થતા નથી ફક્ત તેમનું કોંવેર્જન્સ ખાતરી કરવામાં આવે છે જો તે એકવચન હોય તેથી જ ભૌમિતિકરૂપે પણ આ પ્રોપર્ટી ને સંતુષ્ટ કરવાની જરૂર છે અને તેથી જ આ સંદર્ભ માં આ અવરોધ એટલા મહત્વપૂર્ણ છે હવે જો હું આવશ્યક મેટ્રિક્સના અંદાજ ને ધ્યાન માં લઈએ તો ત્યાં બીજી એક રસપ્રદ સુવિધા છે મેં અગાઉ પણ કહ્યું હતું કે આવશ્યક મેટ્રિક્સમાં સ્વતંત્ર પરિમાણોની સંખ્યા 5 છે તેથી જેનો અર્થ અહીં થોડી વધુ અવરોધો છે તો ચાલો આપણે શોધીએ કે તે અવરોધો શું છે તેથી ફક્ત યાદ રાખો કે જ્યારે તમારો કેમેરો કેલિબ્રેટ થાય છે ત્યારે આવશ્યક મેટ્રિક્સ સમાન મૂળભૂત મેટ્રિક્સ છે જેનો અર્થ કેમેરાનું કેલિબ્રેશન મેટ્રિક્સ છે અને તમે બધા ઇમેજ કોઓર્ડિનેટ્સ ને કેનોનિકલ સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકો છો અને કેમેરા કોઓર્ડિનેટ સિસ્ટમ તે પરિમાણો માટે પરિભ્રમણ અને ભાષાંતર કોઓર્ડિનેટ શબ્દનો અનુવાદ કરીને મૂળભૂત મેટ્રિક્સને વ્યક્ત કરી શકો છો તેથી બાહ્ય પરિમાણો એકમાત્ર અવરોધ છે અને કારણ કે ત્યાં 6 પરિમાણો છે અને સ્કેલ પણ અન્ય અવરોધ છે તેથી આ કિસ્સામાં 5 સ્વતંત્ર પરિમાણો હશે તેથી ધારો કે તમારી પાસે કેલિબ્રેટેડ કેમેરો છે તેનો અર્થ એ છે કે તમે કેલિબ્રેશન મેટ્રિક્સ જાણો છો તેથી તમે તે રૂપાંતરણો લઈ અને કરી શકો છો અને પછી તમે સમાન અંદાજ તકનીક લાગુ કરો છો અને તમે જે પણ મૂળભૂત મેટ્રિક્સનો અંદાજ લગાવ્યો છે તે આવશ્યકરૂપે આવશ્યક મેટ્રિક્સ છે કારણ કે તમને આ પ્રમાણભૂત સંકલન મળે છે અને તમને તે મૂળભૂત મેટ્રિક્સના સ્વરૂપમાં મળે છે તેથી ત્યાં પણ આપણે એકરૂપતા ના અવરોધને અમલ માં મૂકવા એકવચન મૂલ્ય ના વિઘટન કરવાની જરૂર છે પરંતુ આવશ્યક મેટ્રિક્સની એક રસપ્રદ સંપત્તિ છે કે તમે અહીં મેળવતા બે એકવચન મૂલ્યો પણ સમાન હોવા જોઈએ તેથી જે રીતે તમે દબાણ કરી શકો છો કે તમે તે બે મૂલ્યોના સરેરાશ a અને b ધ્યાનમાં લો અને તેમને અમારા અગાઉના વ્યાખ્યાનમાં આપણે ચર્ચા કરી તે રીતે σ1 અને σ2 પર સેટ કરો જ્યારે તમે આવશ્યક મેટ્રિક્સનો અંદાજ લગાવી શકો ત્યારે તમે ફક્ત આ ફેરફારો કરો છો ચાલો હવે આપણે ચર્ચા કરીએ કે 7 મુદ્દાના વ્યવહારનો ઉપયોગ કરીને કેવી રીતે મૂળભૂત મેટ્રિક્સનો અંદાજ લગાવવો જે આપણે પહેલાં સૂચવ્યા મુજબ જરૂરી છે તે ન્યૂનતમ સંખ્યા છે તેથી જો તમારી પાસે 7 કોરસ્પોન્ડેન્સ પોઇન્ટ હોય તો ત્યાં મૂળભૂત મેટ્રિક્સના તત્વો શામેલ આવા 7 સમીકરણો હશે કેમ કે આપણે અમારી અગાઉની સ્લાઇડ માં પણ ચર્ચા કરી હતી તેથી આપણે જોઈ શકીએ છીએ કે દરેક રો પણ જે રીતે આપણે પહેલાં ધ્યાન માં લીધી હતી તે જ રીતે રચાય છે અને ત્યાં અનુરૂપ પોઇન્ટ ની 7 જોડીઓમાંથી દરેક ને અનુરૂપ આવી 7 રો છે તેથી હવે જો તમે આને હલ કરવા માંગતા હોવ કારણ કે તમે જોઈ શકો છો કે આ સમાંતર સમીકરણોનો સમૂહ છે અને કારણ કે F માં તત્વોની સંખ્યા 9 છે અને તમારી પાસે 7 સમીકરણો છે તેથી આ મેટ્રિક્સનો ક્રમ 7 છે અને આપણે અહીં આ મેટ્રિક્સ એ ના એકવચન મૂલ્યના વિઘટનનો ઉપયોગ કરી શકીએ છીએ તેથી આપણે આ મેટ્રિક્સને A માનીએ છીએ અને જો હું એકવચન મૂલ્યનું વિઘટન કરીશ તો આપણે કુદરતી રીતે અપેક્ષા રાખીશું કે ત્યાં બે 0 હશે આ વિષયમાં અને U અને V તમે આ ફોર્મમાં તેમના પરિમાણોને જાણી શકો છો અને V ત્યાં આ ચોક્કસ મેટ્રિક્સ એના અનુરૂપ 0 વેક્ટર હશે તેથી તે 0 વેક્ટર્સ V ની છેલ્લી બે કોલમ છે અને તેઓ તમને સમીકરણોના ઉકેલો આપી શકે છે કારણ કે 0 એ એનાં ઉકેલો છે તે આ સમીકરણોનાં ઉકેલો છે અને તે અનુરૂપ મૂળભૂત મેટ્રિક્સ છે પરંતુ ત્યાં આવા બે શૂન્ય વેક્ટર્સ છે તેથી આ ઉકેલ એ આ બે શૂન્ય વેક્ટરનું રેખીય સંયોજન છે તેથી આપણે ઉકેલ ને બે શૂન્ય વેક્ટર F1 અને F2 ના રેખીય સંયોજન તરીકે વ્યક્ત કરી શકીએ છીએ કારણ કે તે અહીં બતાવવામાં આવ્યું છે અને આ રેખીય સંયોજન આ ફોર્મમાં આપવામાં આવ્યું છે તેથી જ્યાં લેમ્બડા એ કોઈપણ સ્કેલર સ્થિર છે પરંતુ તમારે બરાબર તે નક્કી કરવું પડશે કે ક્યા લેમ્બડાનું મૂલ્ય છે કારણ કે હકીકત એ છે કે આનો નિર્ધારક 0 બરાબર હોવો જોઈએ તે રેન્ક ની ડિફીસિએન્ટ મેટ્રિક્સ હોવો જોઈએ જેનો અર્થ છે કે જો હું આ મેટ્રિક્સનો નિર્ધારક લઉં જો હું નિર્ધારક લેતો હોઉં જે 0 ની બરાબર હોવો જોઈએ તે આપમેળે રેન્ક 2 નથી જે આપણે લેમ્બડા માટે ઉકેલો છે જે તમને 0 આપશે અને તે એક સર્વોપરી ઘન હશે કેમ કે તે 3x3 મેટ્રિક્સ છે અને ઘન માં આપણે લેમ્બડાના વાસ્તવિક મૂલ્યવાન ઉકેલો મેળવવા માંગીએ છીએ અને ત્યાં બે પરિસ્થિતિઓ છે ત્યાં એક વાસ્તવિક મૂલ્યવાન ઉકેલો હશે અથવા ત્યાં આવા ત્રણ ઉકેલો હશે તેથી મહત્તમ આપણી પાસે આ કિસ્સામાં મૂળભૂત મેટ્રિસીસની આવી ત્રણ શક્યતાઓ છે જે આપણે ચર્ચા કરી છે તે તકનીક છે તેથી સાર એ છે કે તમારે અહીં AT મેટ્રિક્સના એકલા મૂલ્યના વિઘટન અથવા તેના બદલે આઇગન વિઘટન કરવું પડશે અને અને લેમ્બડા માટે ઉકેલો જે જોડાણ રેખીય સંયોજનના નિર્ધારકને અમલમાં મૂકીને આઇગન વેક્ટર્સ ના રેખીય સંયોજનના ગુણાંક છે 0 ની સમાન હોવું જોઈએ તેથી ચાલો હવે મૂળભૂત મેટ્રિક્સના બીજા પાસાને ધ્યાનમાં લઈએ તેથી કેવી રીતે મૂળભૂત મેટ્રિક્સને વિવિધ પેરામેટ્રિક સ્વરૂપમાં રજૂ કરી શકાય છે તેથી આપણે પહેલાથી જ જોયું છે કે સ્વતંત્ર પરિમાણોની સંખ્યા કેટલી હોવી જોઈએ પરંતુ જરૂરી નથી કે તમારી રજૂઆતમાં તે આંતરિક લાક્ષણિકતાઓ હશે તેથી તે તમે વધુ સંખ્યામાં પરિમાણો સાથે રજૂ કરી શકો છો પરંતુ તે પછી તમારે અવરોધને લાગુ કરવો પડશે તેનો અર્થ એ કે તે પરિમાણો વચ્ચેની અપક્ષોને ત્યાં લાગુ કરવાની જરૂર છે તેથી અનુમાન પ્રક્રિયામાં અને આ હંમેશાં સુનિશ્ચિત થતું નથી અને એક અનુમાન પછીની કામગીરી તે કામગીરીનું ધ્યાન રાખવામાં આવે છે કારણ કે આપણે ચર્ચા કરી છે કે આપણે F માટે નિર્ધારક 0 કેવી રીતે બનાવી શકીએ છીએ તેથી પેરામીટરાઇઝેશન ની રજૂઆત આ ફોર્મમાં હોઈ શકે છે અર્થ એ થાય કે જ્યાં t એક એપિપોલ છે અને આ ફોર્મમાં તમે જુઓ છો કે ત્યાં ઘણા બધા પરિમાણો છે જેમ કે તમારી પાસે એપિપોલ્સ t અને M તેથી M 9 છે અને t 3x1 છે તેથી આપણે 12 પરિમાણો લખી શકીએ છીએ હવે આપણે જાણીએ છીએ કે ત્યાં સાત સ્વતંત્ર પરિમાણો છે આ પરિમાણોને અનુસરે છે તેમાંથી એક રસપ્રદ રજૂઆત આ છે તમે જોઈ શકો છો કે ત્યાં કેટલા સ્વતંત્ર પરિમાણો છે a c e b d f 6 પછી આલ્ફા અને બીટા તેથી ત્યાં 8 સ્વતંત્ર પરિમાણો છે રસપ્રદ ભાગ છે કે f પરએકલતાની મર્યાદા તેનો અર્થ એ છે કે નિર્ધારક જે અહીં 0 ની બરાબર છે કારણ કે જો હું આ બે કોલમનો રેખીય સંયોજન લઈશ તો ત્રીજી કોલમ એ આ બે કોલમ્સનું રેખીય સંયોજન છે

તેથી આપણે જાણીએ છીએ કે આ કિસ્સામાં આ રેન્ક ડિફીસિએન્ટ મેટ્રિક્સ છે અને એક કોલમ અન્ય પર આધારિત છે તેથી તેનો નિર્ધારક પણ 0 ની બરાબર હોવો જોઈએ જે નિર્ધારકની પ્રોપર્ટી છે અને જો હું α β 1 સાથે આ F ને ગુણાકાર કરું છું તો તમે જોશો કે તમે 0 મેળવી રહ્યાં છો તેથી તમે ઓછા બાદબાકી કરો અને ઓછા આલ્ફા a બીટા b પ્લસ આલ્ફા a બીટા b જે 0 છે અને આ રીતે તો તેનો અર્થ શું છે તેનો અર્થ એ છે કે ડાબા એપિપોલ એનો અર્થ એ કે 0 ની F આ 1 છે જેનો અર્થ તે એક એપિપોલ છે તેથી આલ્ફા અને બીટાનું આ સ્વરૂપમાં અર્થઘટન છે અથવા તમે આલ્ફા બીટા બાદબાકી 1 જોઈ શકો છો તેથી તે છે કે તમે F e ને ગુણાકાર કરી રહ્યાં છો અને 0 ની બરાબર હોવી જોઈએ તેથી મને લાગે છે કે આ સારું છે તેથી તે જમણી બાજુ નું એપિપોલ ન હોવી જોઈએ તે ડાબી બાજુનું એપિપોલ e હોવું જોઈએ અને તે આ હોવું જોઈએ તેથી ચાલો હવે પછીનો વિચાર કરીએ જે પરિમાણો તરીકે બંને એપિપોલ્સ છે તેથી તમારી પાસે a b c d e f આલ્ફા બીટાના આ પરિમાણો છે હવે આ એક બીજું પ્રતિનિધિત્વ છે જે તમે જોઈ શકો છો કે તમે અહીં કેટલા પરિમાણો લઈ રહ્યાં છો તમારી પાસે a b c d છે પછી આલ્ફા પ્રાઇમ બીટા પ્રાઇમ અને આલ્ફા અને બીટા તેનો અર્થ એ કે અહીં પણ તમારી પાસે 8 પરિમાણો a b c d આલ્ફા પ્રાઇમ બીટા પ્રાઇમ અને આલ્ફા બીટા છે તેથી a b c d આલ્ફા પ્રાઇમ બીટા પ્રાઇમ આલ્ફા બીટા હવે આ કિસ્સામાં તમે શોધી શકશો કે જો હું ફરીથી F આલ્ફા બીટા માઈનસ 1 સાથે ફરી ગુણાકાર કરું તો અહીં તમે પણ જોઈ શકો છો કે ત્રીજી કોલમ આનો અર્થ એ કે આ કોલમ આ પ્રથમ બે કોલમ નું એક રેખીય સંયોજન છે જે આમાં આલ્ફા છે અને આમાં બીટા મને ત્રીજી કોલમ આપશે અને હા અને ત્રીજી રો એ પ્રથમ બે રો નો રેખીય સંયોજન છે જે પ્રથમ રો માં આલ્ફા પ્રાઇમ છે અને બીટા પ્રાઇમ બીજી રો માં છે તે મને ત્રીજી રો છે તેથી જો આલ્ફા બીટા બાદબાકી 1 જે પહેલાની જેમ 0 ની બરાબર હોવી જોઈએ અને પછી જો હું એફ સાથે ગુણાકાર આલ્ફા પ્રાઇમ બીટા પ્રાઇમ બાદબાકી 1 કરું તો હું બીજી રીતે પરફોર્મ કરું જે 0 ની બરાબર પણ હોવું જોઈએ આનો અર્થ એ કે તેથી આ સેટમાં આ તમારું જમણો એપિપોલ બની જાય છે અને આ તમારા ડાબા એપિપોલ બની જાય છે તેથી ફરી એક વાર આપણી પાસે પ્રતિનિધિત્વની સમાન સમસ્યા છે તેથી e આલ્ફા બીટા ઓછા 1 અને e પ્રાઇમ હોવું જોઈએ અહીં પણ તમને સમસ્યા છે તેથી કૃપા કરીને આ સુધારણાને નોંધો અને આલ્ફા બીટા માઈનસ 1 હોવું જોઈએ અને e પ્રાઇમ મારા આકૃતિ અનુસાર આલ્ફા પ્રાઇમ બીટા પ્રાઇમ માઈનસ 1 હોવી જોઈએ તેથી ચાલો હું અહીં જ રોકાઉં અને હવે પછીનાં વ્યાખ્યાન માં આપણી ચર્ચા ચાલુ રાખીશું તમારા સાંભળવા બદલ આભાર કીવર્ડ્સ મૂળભૂત મેટ્રિક્સ એકલતાના અવરોધ આવશ્યક મેટ્રિક્સ પેરામેટ્રિક રજૂઆત Glossary English Word Word Meaning co ordinates કોઓર્ડિનેટ્સ કોઓર્ડિનેટ્સ Cross Elements ક્રોસ એલિમેન્ટ્સ ક્રોસ એલિમેન્ટ્સ Square Matrix સ્ક્વેર મેટ્રિક્સ ચોરસ મેટ્રિક્સ Diagonal Matrix ડાયગોનલ મેટ્રિક્સ વિકર્ણ મેટ્રિક્સ scale સ્કેલ સ્કેલ epipolar એપિપોલર એપિપોલર Rank રેન્ક રેન્ક Stereo સ્ટીરિયો સ્ટીરિયો pseudo inverse સ્યુડો ઇનવેર્સ સ્યુડો ઇનવેર્સ canonical કેનોનિકલ કેનોનિકલ system સિસ્ટમ પ્રણાલી matrix મેટ્રિક્સ મેટ્રિક્સ projection પ્રોજેક્શન પ્રક્ષેપણ property પ્રોપર્ટી પ્રોપર્ટી homography હોમોગ્રાફી હોમોગ્રાફી image point ઇમેજ પૉઇન્ટ છબી બિંદુ column vector કોલમ વેક્ટર કોલમ વેક્ટર